આપણે પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે તેમ ટ્રેડમાર્ક્સને સુરક્ષિત કરવા માટે કોઈ પદ્ધતિ અથવા કાયદો નથી શરૂઆતમાં ભારતીય દંડ અદાલત હેઠળ જોગવાઈ હતી જે ગુનાહિત કાયદાનો એક ભાગ છે જે દસ્તાવેજો અને સંપત્તિના ગુણ સંબંધિત ગુનાઓ સાથે સંબંધિત છે અને તેમાં મિલકત અને અન્ય ગુણ સંબંધિત ગુનાઓ પણ છે આ જોગવાઈઓ હતી જેના દ્વારા જો કોઈ સત્તા વગરના નિશાનનો ઉપયોગ કરે તો તે ગુનાહિત અપરાધ માનવામાં આવે છે તેથી ત્યાં કોઈ વ્યક્તિને દંડ આપવામાં આવ્યો હતો જે સત્તા વિના માર્કનો ઉપયોગ કરે છે હવે આને ફોજદારી કાયદાઓથી રદ કરવામાં આવ્યું હતું જ્યારે ટ્રેડમાર્ક્સ એક્ટ 1958માં લાગુ કરવામાં આવ્યો હતો અને અમારી પાસે વિશેષ શાસન હતું કે જે ગુણના અનધિકૃત ઉપયોગને ગુનાહિત બનાવતી હતી તે ગુનાહિત કાયદામાંથી દૂર કરવામાં આવી હતી અને હવે તે પોતે એક અલગ અધિનિયમનો ભાગ હતો તેથી અધિનિયમ કે જે આપણી પાસે છે તે એ ટ્રેડમાર્ક એક્ટ 1958 છે જો આપણે ટ્રેડમાર્કને લગતા કાયદાઓ પર નજર કરીએ તો આપણે સમયાંતરે કાયદાઓનું એકીકરણ જોઈ શકીએ છીએ પ્રથમ ત્યાં ટ્રેડમાર્ક એક્ટ 1940 હતો જે બ્રિટીશ સમય દરમિયાન અસ્તિત્વમાં હતો અને ત્યાં એક ભારતીય વેપારી માર્કસ એક્ટ પણ હતો અમે પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે કે માલ અથવા સેવાઓનો વેપાર પણ વેપારી બાબતોનો ઉલ્લેખ કરી શકે છે જે ફરી એક બ્રિટિશ અધિનિયમ છે જે 1889 માં અસ્તિત્વમાં આવ્યો છે અને આપણે હમણાં જ ઉલ્લેખ કર્યો છે કે અમારી પાસે ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ છે હવે આ 3 અધિનિયમ અથવા જોગવાઈઓની બદલી કરવામાં આવી હતી જ્યારે 1958 માં વેપાર અને વેપારી માર્કસ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો તેથી 1958 એ સ્વતંત્ર ભારત દ્વારા પસાર કરાયેલું પહેલું અધિનિયમ હતું અને તે 1940 એક્ટ 1889 એક્ટ અને ભારતની દંડ અદાલત એ કેટલીક જોગવાઈઓને બદલ્યું હતું હવે 1958 ના અધિનિયમ પહેલાં જો કોઈ ચિહ્નનો ઉપયોગ કરનાર વ્યક્તિને રોકવાની જરૂર હતી તો તમે સ્પેસિફિક રિલીફ એક્ટ 1877 નો ઉપયોગ કરો છો અને કાયમી હુકમ મેળવશો તેથી હુકમ એક એવી રાહત હતી જે ટ્રેડમાર્ક ધારક એવી વ્યક્તિ સામે મેળવી શકે છે જે અનધિકૃત રીતે આ નિશાનનો ઉપયોગ કરી રહ્યો હતો તેથી તમે અદાલત તરફથી તે નિશાનનો ઉપયોગ કરવાથી વ્યક્તિને ઇન્જેક્ટ આપવાનો ઓર્ડર મેળવી શકો છો અને રજીસ્ટ્રેશનregistration નોંધણી સંબંધિત જે કંઈપણ ભારતીય રજીસ્ટ્રેશન અધિનિયમ દ્વારા આવરી લેવામાં આવ્યું છે તેથી રજીસ્ટ્રેશનની બાબતો ભારતીય રજીસ્ટ્રેશન અધિનિયમ 1908 દ્વારા આવરી લેવામાં આવી હતી અને ઉલ્લંઘન સંબંધિત બાબતોને ચોક્કસ રાહત અધિનિયમ દ્વારા આવરી લેવામાં આવી હતી 1958 માં અધિનિયમ લગભગ 4 દાયકાઓથી કાર્યરત હતો અને આ કાયદાને 1999 ના ટ્રેડમાર્ક એક્ટ દ્વારા બદલીને ભારતીય વેપાર કાયદાને વિશ્વ વેપાર સંગઠન હેઠળની જવાબદારીઓનું પાલન કરવા માટે લાવવામાં આવ્યો જ્યારે 1995 થી ભારત વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનો સભ્ય બન્યો ત્યારે તેઓએ ટી કરારની આવશ્યકતાઓનું પાલન કરીને ટ્રેડ માર્ક શાસન લાવ્યું અને ટી કરારનું પાલન કરીને કાયદો લાવવા માટે 1999 નો કાયદો પસાર કરવામાં આવ્યો તેથી ફક્ત આને રિકેપ કરવા માટે અમારી પાસે 1940 નો ટ્રેડમાર્ક એક્ટ હતો ત્યારબાદ એક ટ્રેડમાર્ક તપાસ સમિતિ હતી જેનું નેતૃત્વ રાજગોપાલ લ્યંગર સમિતિએ કર્યું હતું 1958 એક્ટની ભલામણોને અનુસરીને 1958 અધિનિયમ લગભગ 4 દાયકાઓ માટે અસ્તિત્વમાં છે અને પછી અમારી પાસે 1999 નું અધિનિયમ હતું જેણે ટ્રીપ્સટી કરાર હેઠળની ફરજોને ધ્યાનમાં રાખીને કાયદો લાવ્યો હવે આ હાલના કાયદાની વિસ્તૃત રીવ્યુreviewસમીક્ષા પર અને વિકાસ અને વેપાર પ્રથા સાથે સુસંગત છે અને 1958 ના અધિનિયમ પછીના 4 દાયકામાં આવેલા મહત્વના ન્યાયિક નિર્ણયોને પણ અસરકારક બનાવવા પર આધારિત હતો 1999 એક્ટની કેટલીક લાક્ષણિકતાઓ છે જે 1958 એક્ટમાં નહોતી તે ટ્રેડમાર્કની સ્કોપ અને વ્યાખ્યા વિસ્તૃત કરે છે તે નોંધણી પ્રક્રિયા સુધારી ઉત્પાદનનો સમયગાળો 7 થી 10 વર્ષ સુધી વધારવામાં આવ્યો હતો હવે તમારે દર 10 વર્ષ પહેલાં ટ્રેડમાર્કનું નવીનીકરણ કરવું જોઈએ તે પહેલાં તે 7 વર્ષ હતું તેમાં સેવાના જાણીતા ગુણ અને સામૂહિક ગુણ માટેની નોંધણી રજૂ કરવામાં આવી હતી 1958 ના અધિનિયમમાં આ નહોતું અને આ ફરીથી વિશ્વ વેપાર સંગઠન હેઠળની જવાબદારીઓનું પાલન હતું અને અગત્યની બાબતમાં હવે ફરિયાદી જ્યાં રહે છે ત્યાં ઉલ્લંઘનનો દાવો દાખલ કરી શકાય છે તે પહેલાં જ્યાં ઉલ્લંઘન થયો હતો અથવા જ્યાં આરોપી રહેતો હોય અથવા તેનો ધંધો કરતો હતો તે હવે તે ક્યાંય હોઈ શકે જ્યાં વાદીદાવો કરનાર રહે છે હવે 1999 એક્ટનો અધિકારક્ષેત્ર તે આખા ભારત સુધી વિસ્તરે છે નવીકરણની મુદત આપણે હમણાં જ કહ્યું છે તે નોંધાયેલ છે તે દર 10 વર્ષે નવીકરણ કરી શકાય છે તેથી જ્યાં સુધી તે ટ્રેડમાર્ક નવીકરણ થાય ત્યાં સુધી તેને હંમેશ માટે જીવંત રાખી શકાય છે અને જ્યાં સુધી તેને પ્રવેશબંધીથી બચાવવા માટેના પ્રયત્નો પણ કરવામાં આવે છે હવે નોંધણી દ્વારા આપવામાં આવેલા હકોમાં નોંધાયેલા માલ અને સેવાઓ માટેના નિશાનનો ઉપયોગ કરવાનો એકમાત્ર અધિકાર શામેલ છે તેથી ચિહ્નનો ઉપયોગ કરવાનો તમારો અધિકાર તે માલ અને સેવાઓ સુધી મર્યાદિત છે જેના માટે તે નોંધાયેલ છે ઉદાહરણ તરીકે જો તમે કોઈ ચોક્કસ પ્રકારનાં માલ આવરી લેતા માલનો વેપાર કરવા માટે કોઈ ચોક્કસ શબ્દ નોંધ્યો છે જેમ કે જૂતા તમને સ્ટેશનરી વેચવા માટે તે માર્કનો ઉપયોગ કરવાની મંજૂરી આપી શકે નહીં સિવાય કે તમારી પાસે તે વર્ગને આવરી લેતી નોંધણી ન હોય સારો ટ્રેડમાર્ક શું છે એક નિશાન તરીકે સારો ટ્રેડમાર્ક જે બોલવામાં અને જોડણી કરવા માટે સરળ છે કારણ કે દિવસના અંતે વેપારી સિક્કો સિધ્ધ કરે છે તેમ છતાં તેનો ઉપયોગ વપરાશકર્તાઓ અથવા સામાન્ય લોકો દ્વારા થવો જોઈએ અને તે આકર્ષક અને યાદ રાખવા અથવા યાદ કરવા માટે સરળ હોવું જોઈએ તે કોઈ શોધ અથવા સિક્કો શબ્દ હોઈ શકે છે કારણ કે ડિક્શનરી શબ્દ અને સામાન્ય શબ્દોને સામાન્ય કોર્સમાં ટ્રેડમાર્ક તરીકે મંજૂરી નથી અને તમારી પાસે એક યુનિક મોનોગ્રામ લોગો અથવા ટ્રેડમાર્કનું પ્રતિનિધિત્વ કરતું ભૌમિતિક ઉપકરણ હોવુ જોઈએ હવે કેટલીક બાબતો છે કે જેનાથી તમારે દૂર રહેવું જોઈએ તે વખાણવા લાયક અને વર્ણનાત્મક બાબતો છે તેથી પ્રશંસાત્મક અને વર્ણનાત્મક બાબતોને ટ્રેડમાર્ક આપવામાં આવતાં નથી ભૌગોલિક નામો સામાન્ય અટક સમુદાય અથવા વ્યક્તિના નામને ટાળવું જોઈએ ભૌગોલિક નામો ટ્રેડમાર્કનો વિષય હોતા નથી પરંતુ ચોક્કસ ભૌગોલિક ક્ષેત્રથી આવતા માલને જીઆઈ અથવા ભૌગોલિક સંકેત દ્વારા સુરક્ષિત કરી શકાય છે જે બીજો વિષય છે જેને આપણે આવરી લઈશું કાયદા દ્વારા ટ્રેડમાર્ક તરીકે ઉપયોગમાં લેવાતી પ્રતિબંધિત બાબતનો ઉપયોગ ટ્રેડમાર્ક તરીકે થઈ શકશે નહીં તે બાબત જે પહેલાથી અસ્તિત્વમાં છે તે નિશાની સમાન અથવા સમાન છે કારણ કે તેનાથી મૂંઝવણ થઈ શકે છે અથવા તે જેને આપણે ભ્રામક સમાનતા કહીએ છીએ તે પરિણમી શકે છે અને તે ઉલ્લંઘન ક્રિયાનું કારણ હોઈ શકે છે ટ્રેડમાર્ક એ વિભાગ 2 માં વ્યાખ્યાયિત થયેલ છે તેનો અર્થ એ છે કે ગ્રાફિકલી રીતે રજૂ કરવામાં સક્ષમ નિશાની તેથી ગ્રાફિકલ રજૂઆત એ ચિન્હ માટે ચાવીરૂપ છે અને જે માલ અને સેવાઓને અલગ પાડવામાં સક્ષમ છે તેથી તેનું પ્રતિનિધિત્વ કરી શકાય છે અને તે એક વ્યક્તિના માલસામાન અને સેવાઓને બીજા લોકોથી જુદા પાડે છે અને તેમાં માલના આકાર શામેલ હોઈ શકે છે તેમાં તેમની પેકેજિંગ અને રંગોનો સંયોજન શામેલ હોઈ શકે છે હવે આ વ્યાખ્યા હતી હવે આ નવી વ્યાખ્યા દ્વારા રજૂ કરવામાં આવી હતી તેથી ચિહ્ન એવી વસ્તુ છે જે ગ્રાફિકલી રીતે રજૂ કરી શકાય છે અને તે માલ અને સેવાઓને અલગ પાડવાનું કાર્ય કરે છે હવે તેથી શું ગ્રાફિકલી રીતે રજૂ કરી શકાય છે એક વ્યક્તિથી બીજામાં માલ અને સેવાઓને શું ઓળખી શકે છે જેને આને ટ્રેડમાર્ક તરીકે ગણવામાં આવે છે તેમાં કોકા કોલા બોટલ જેવા માલના આકાર શામેલ હોઈ શકે છે તેમાં પેકેજિંગ સામગ્રી શામેલ હોઈ શકે છે હવે ત્યાં કેટલીક પેકેજીંગ સામગ્રી છે જે કોઈ વિશિષ્ટ ઉત્પાદન માટે વિશિષ્ટ છે જેને આવરી પણ શકાય છે અને તે રંગોના સંયોજનને પણ આવરી શકે છે શબ્દ ગુણ એકલા શબ્દનો ઉપયોગ કરવાનો અધિકાર અથવા અક્ષરો અથવા સંખ્યાઓનો દાવો કરે છે આ શબ્દોને કેવી રીતે રજૂ કરવામાં આવે છે તે રીતે કોઈ શબ્દના નિશાનમાં દાવો કરવામાં આવતો નથી તેથી શબ્દ ગુણ એ ગુણ છે જે એકલા શબ્દ સાથે સંબંધિત છે અને તે ફક્ત શબ્દ અથવા અક્ષરો અથવા સંખ્યાઓના ઉપયોગ માટે જ અધિકાર આપે છે સેવા ગુણ એ શબ્દોના સિમ્બોલ અથવા ડિઝાઇન અથવા આમાંથી કોઈપણનું સંયોજન છે અને તેનો ઉપયોગ માલને બદલે કોઈ સેવાના સ્ત્રોતને ઓળખવા અને અલગ કરવા માટે થાય છે તેથી માલના ગુણનો ઉપયોગ માલને માન્યતા આપવા માટે થાય છે જ્યારે સેવાના ગુણનો ઉપયોગ સેવાના આ સ્રોતને ઓળખવા માટે કરવામાં આવે છે સામૂહિક ગુણનો ઉપયોગ વ્યક્તિઓના સંગઠનના સભ્યોની માલ અથવા સેવાઓને અલગ કરવા માટે થાય છે તેથી તેઓ સામૂહિક રૂપે નિશ્ચિત ટ્રેડિંગ સમુદાયો અથવા અમુક વેપારી સંસ્થાઓ ઉપયોગ કરે છે નિશાનનો ઉપયોગ કરશે અને સભ્યોને તે ગુણનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે પ્રમાણપત્ર ગુણ માર્કના પ્રોપરાઇટર દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે અને તેઓ માલના ઉત્પાદનના મૂળ સામગ્રી મોડ અથવા સેવાઓની ગુણવત્તા ચોકસાઈ અથવા અન્ય લાક્ષણિકતાઓ સાથે સંબંધિત છે તેથી આપણે જાણીએ છીએ કે તમામ ગુણવત્તાના ગુણ એ પ્રમાણપત્ર ચિહ્ન છે જૂનું ચિન્હ એક પ્રમાણપત્ર ચિહ્ન છે કેટલાક બિનપરંપરાગત ટ્રેડમાર્ક્સ પણ છે હવે રંગના ટ્રેડમાર્ક્સ જોકે તેના રંગોના સંયોજનનો હવે ઉપયોગ થાય છે પરંતુ બિનપરંપરાગત રીતે કે 1958 એક્ટમાં ત્યાં ન હતો પરંતુ 1999 ના અધિનિયમમાં રંગોના સંયોજનને ટ્રેડમાર્કનો વિષય બનવાની મંજૂરી આપે છે તેથી કેડબરી ચોકલેટમાં જાંબલીનો ઉપયોગ આવો એક દાખલો છે 1999 ના કાયદા હેઠળ આકારના ચિન્હોની પણ મંજૂરી છે કેમ કે આપણે ફક્ત ઉલ્લેખ કર્યો છે કે કોકા કોલા બોટલનો આકાર ચિહ્નનો વિષય હોઈ શકે છે અધિનિયમ હેઠળ હજી પણ કેટલાક અન્ય બિનપરંપરાગત ગુણ માન્ય નથી દાખલા તરીકે ગંધના ગુણ અને ધ્વનિ ગુણ હવે ત્યાં હાર્લી ડેવિડસન મોટરસાયકલોનો મામલો સામે આવ્યો છે હવે તેઓને યુનાઇટેડ સ્ટેટ્સમાં ધ્વનિ ચિન્હને નકારી કાઢવામાં આવ્યું હતું અને અન્ય કાર્યાલયમાં ટેનિસ બોલ માટે મૌન ઘાસની સુગંધ સાથે અથવા અમારી કારના ગુલાબના સુગંધિત ટાયર સાથે જોડણી ગુણ આપવામાં આવ્યા હોવાના દાખલા છે આ સંદર્ભે ભારતમાં કાયદો એ છે કે ગુણને ગ્રાફિકલી રજૂ કરવાની જરૂર છે તે કાયદા હેઠળ આવશ્યક છે અને જો તેને ગ્રાફિકલી રજૂઆત કરવી હોય તો તે કાગળ પર ચિત્રિત કરવામાં સક્ષમ હોવી જોઈએ અને તે જ રીતે તમે તમારા ટ્રેડમાર્ક્સ ફાઇલ કરશો તેથી હજી પણ કેટલીક અનિશ્ચિતતા છે કે ભારતીય કાયદા હેઠળ ગંધના ગુણ અને ધ્વનિ ગુણને મંજૂરી આપવામાં આવશે કે કેમ તેથી ગંધના ગુણ અને ધ્વનિ ગુણ સિવાય સ્વાદ માટેના ટ્રેડમાર્ક હોવાનો પણ પ્રયાસ છે તેથી તે ફરીથી છે જેમ આપણે ભારતમાં ઉલ્લેખ કર્યો છે કે કાગળ પર ગ્રાફિકલ રજૂઆત કરવાની રહેશે તેથી અમે સુગંધિત અવાજ અને ટ્રેડમાર્ક્સ સંબંધિત કાયદો ભારતમાં હજી પણ સ્ફટિકીકૃત નથી હવે કોણ ટ્રેડમાર્ક માટે અરજી કરી શકે છે કોઈપણ વ્યક્તિ ટ્રેડમાર્કનો માલિક હોવાનો દાવો કરે છે જે ચિહ્નનો ઉપયોગ કરે છે અથવા તેનો ઉપયોગ કરવા માટે દરખાસ્ત કરે છે તે ટ્રેડમાર્ક માટે અરજી કરી શકે છે હવે આ પેટર્ન ડિઝાઇન અને ટ્રેડમાર્ક્સ માટે કંટ્રોલર જનરલને અરજી કરીને કરવું પડશે પેટર્નને ઓફિસમાં સબમિટ કરીને ફાઇલ કરેલા પેટર્ન ડિઝાઇન અને ટ્રેડમાર્ક્સ માટેનું તે એક સામાન્ય નિયંત્રક છે અરજી પોસ્ટ દ્વારા કચેરીમાં સબમિટ કરી શકાય છે અથવા ઇલેક્ટ્રોનિકલી ઇ ફાઇલિંગ પણ માન્ય છે એપ્લિકેશનમાં ટ્રેડમાર્ક ટ્રેડમાર્કથી સંબંધિત માલ અને સેવાઓ વેપાર ચિન્હનું ગ્રાફિકલ રજૂઆત હોવુ જોઈએ ચીજવસ્તુઓ અને સેવાઓ કે જેમાં ટ્રેડમાર્ક એડ્રેસની વિગતો અને માર્કના ઉપયોગની અવધિના નામ સાથે સંબંધિત છે જો ચિહ્ન પહેલાથી ઉપયોગમાં લેવાય છે ટ્રેડમાર્કનો ઉપયોગ વિશિષ્ટ અધિકારને આપે છે તે ટ્રેડમાર્ક્સની માલિકીનો પ્રથમ આધાર છે તે માલિકીનો પુરાવો છે રજિસ્ટર્ડ પ્રોપ્રાઇટર ટ્રેડમાર્કને અન્ય કોઈપણ સંપત્તિ તરીકે સોંપી અથવા લાઇસન્સ આપી શકે છે હવે આ બૌદ્ધિક સંપત્તિનું એક વિશિષ્ટ લક્ષણ છે જે બધી બૌદ્ધિક સંપત્તિને સોંપવા અથવા લાઇસન્સ આપી શકાય છે જો સમય સમય પર માર્કનું નવીકરણ કરવામાં આવે તો નોંધાયેલ ટ્રેડમાર્ક સાથે સંકળાયેલ ગુડવિલનો રજિસ્ટર્ડ પ્રોપ્રાઇટર આનંદ લઈ શકે છે તેથી ચિહ્નને આભારી ગુડવિલ હંમેશા માટે જાળવી શકાય છે તેથી જેને આપણે અમર્યાદિત જીવન બૌદ્ધિક સંપત્તિ કહીએ છીએ અનલિમિટેડ લાઇફ આઈપી કારણ કે તમે તેને નવીકરણ દ્વારા કાયમ રાખી શકો છો હમણાં પૂરતું કોકા કોલા લગભગ 100 વર્ષથી અસ્તિત્વમાં છે કારણ કે તે સતત કરવામાં આવી રહ્યું છે તે ટ્રેડમાર્કને નવીકરણ અને જીવંત રાખવામાં આવ્યું છે